નમસ્કાર વ્યવહારુ અભિગમ સાથે સર્વિસ માર્કેટિંગ પર આ સત્રમાં આપનું સ્વાગત છે અહીં આપણે પાઠ નંબર 15 ની ચર્ચા કરીશું જે નવી સર્વિસ વિકાસ ભાગ 1 છે આમાં નવી સર્વિસ ના પ્રકારોનો સમાવેશ થાય છે નવી સર્વિસ ની નિષ્ફળતા અને સફળતાના કારણો અને નવી સર્વિસ ના વિકાસના તબક્કાઓ પર ચર્ચા કરીશું આપણે સૌપ્રથમ નવી સર્વિસ ના પ્રકારો જોઈએ ફેડરલ એક્સપ્રેસ દ્વારા રાતોરાત કુરિયર પહોંચાડવાની બાંયધરી એ વિશ્વ માટે નવી રેડીકલ શોધ છે સ્પર્ધાત્મક ઉત્પાદનોની એક્સેસ ધરાવતા ગ્રાહકોને નવી સર્વિસ આપવામાં આવે છે જેમ કે બાનર્સ અને નોબલ જે પુસ્તકો વહેચતા તેની સાથે તેમના ગ્રાહકો ને કોફી પણ પીવડાવતા જે પુસ્તકો ખરીદનાર ગ્રાહકો માટે નવી સેવા હતી સર્વિસ લાઇન એક્સ્ટેન્શન્સ જેમ કે એરલાઇન વધારાના રૂટ ઓફર કરે છે ઇન્ટરનેટ સુવિધાઓ સાથે હોટલ રૂમ વધારવા એ સર્વિસ સુધારણા છે સ્ટાઇલ બદલાય છે જેમ કે સર્વિસસ્કેપનો રંગ બદલવો વેબસાઇટ લોગો વગેરેને ફરીથી ડિઝાઇન કરવું આ તમામ 6 પ્રકારની સર્વિસ નવી સર્વિસ નો ભાગ છે હવે આપણે નવી સર્વિસ ની નિષ્ફળતાના કારણોમાં જઈએ છીએ રોબર્ટ કોપરે 2001 માં લખ્યું હતું તે મુજબ નવા ઉત્પાદનો અને સર્વિસ ની નિષ્ફળતાના પ્રાથમિક કારણોમાં કોઈ અનન્ય લાભોનો સમાવેશ થતો નથી કે સર્વિસ એ કોઈ અનન્ય લાભો આપ્યા નથી સર્વિસ ની અપૂરતી માંગ હતી નવી સર્વિસ માટે અવાસ્તવિક પ્રદર્શન લક્ષ્યો જેવા કે માર્કેટ શેર વગેરે અને તે અવાસ્તવિક ધ્યેયો સાથે કરવામાં નિષ્ફળ જાય છે સંસ્થાના પોર્ટફોલિયોમાં નવી સર્વિસ અને અન્ય વચ્ચે નબળી ફિટ થાય છે સર્વિસસ્કેપનું નબળું સ્થાન છે અપૂરતી નાણાકીય સહાય અને નવી સર્વિસ વિકસાવવા અને રજૂ કરવા માટે જરૂરી સમય લેવામાં નિષ્ફળતા મળશે નવી સર્વિસ માટે સફળતાના કારણો જોઈએ હેનાર્ડ અને સિઝમાન્સ્કી 2001 મુજબ નવી સર્વિસ ની સફળતાનું પ્રાથમિક કારણ એ છે કે નવી સર્વિસ એ છે કે નવી સર્વિસ ગ્રાહકોની જરૂરિયાતોને પૂર્ણ કરે છે સ્પર્ધામાં લાભ ધરાવે છે અને તકનીકી રીતે અત્યાધુનિક છે નવી સર્વિસ એ R અને D સમર્પિત માનવ સંસાધનો અને માર્કેટિંગ પૂર્વવિકાસની ઉપલબ્ધતા નવી સર્વિસ વિકાસ અને વ્યાપારીકરણ માટે પેઢીમાં ટેકનોલોજીકલ અને પ્રક્ષેપણની નિપુણતા ધરાવે છે અને બજારમાં શોષણની સંભાવનાના અસ્તિત્વનો આનંદ માણે છે હવે આપણે નવી સર્વિસ વિકાસ પ્રણાલી જોવા જઈએ પ્રોફેસર જી શોસ્ટેકના જણાવ્યા મુજબ 1984 માં લખ્યું હતું કે સર્વિસ ઇનટેન્જીબલ છે નવી સર્વિસ વિકાસ પ્રણાલીમાં નીચેની 4 લાક્ષણિકતાઓ હોવી જોઈએ તે ઉદ્દેશ્ય હોવું જોઈએ વ્યક્તિલક્ષી નહીં તે ચોક્કસ હોવું જોઈએ અસ્પષ્ટ નહીં તે ફેક્ટ ડ્રાઇવ હોવી જોઈએ અભિપ્રાય આધારિત નથી અને તે પદ્ધતિસરની હોવી જોઈએ ફિલોસોફિકલ નહીં સર્વિસ એક સાથે ઉત્પન્ન થાય છે અને વપરાશ થાય છે ગ્રાહકો સર્વિસ ના ઉત્પાદન અને વપરાશમાં ભારે સંકળાયેલા છે ગ્રાહકો સેલ્ફ સર્વિસ રેસ્ટોરન્ટમાં સર્વિસ નું સહ નિર્માણ કરી શકે છે કર્મચારી અને ગ્રાહક પ્રતિનિધિઓ બંને શરૂઆતથી જ નવી સર્વિસ ડિઝાઇન અને વિકાસ ટીમનો ભાગ હોવા જોઈએ દાખલા તરીકે કેટલીક હોટલોમાં તેમના આર્કિટેક્ટ મેનેજર અને અન્ય વ્યાવસાયિકો ઉપરાંત તેમના ગ્રાહકો અને સર્વિસ કર્મચારીઓ હોટલના રૂમની ડિઝાઇનમાં સામેલ હોય છે પ્રોફેસર જ્હોન ટી ગોરવિલે 2004 માં લખ્યું હતું કે ગ્રાહક વર્તનમાં થોડો ફેરફાર કરવાની જરૂર હોય ત્યારે સફળ નવી પ્રોડક્ટ સર્વિસ પુષ્કળ નવા લાભો આપે છે નીચે આપેલા આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ગૂગલ જેવી નવી ઓફર સફળ બની કારણ કે તે એક શક્તિશાળી સર્ચ એન્જિન વાહન પૂરું પાડે છે જે ગ્રાહકની ઇન્ટરનેટ માં કઈ પણ શોધવું હોય તો તેમાં શોધ કરવાની રીત બદલવી પડતી નથી શક્તિશાળી સર્ચ એન્જિન વાહનને ગ્રાહકોના વર્તનમાં બહુ ફેરફારની જરૂર નહોતી પરંતુ મોટો લાભ આપ્યો હતો અને તે સ્મેશ હિટ હતી અને તેનું ઉદાહરણ ગૂગલ છે બીજી બાજુ જો થોડા લાભો આપવામાં આવે અને ગ્રાહક વર્તનમાં ફેરફાર જરૂરી હોય તો ઊચામાં ડ્વોરેક કીબોર્ડ જેવી નિષ્ફળતાઓ છે Dvorak કીબોર્ડ એક વૈજ્ઞાનિક દ્વારા બનાવવામાં આવ્યું હતું અને તેણે ચાવીઓ સાથે પ્રયોગ કર્યો હતો અને જાણવા મળ્યું કે આ વર્તમાન ક્વાર્ટી કીબોર્ડ કરતાં વધુ કાર્યક્ષમ કીબોર્ડ હશે પરંતુ તેના માટે દરેક ટાઇપિસ્ટને જરૂરી છે જે ફરીથી ટાઇપિંગ શીખે અને તે કારણે અપ્રિય અને અસફળ રહ્યું પછી અમારી પાસે લાંબા હોલ છે જે મોટા લાભો પૂરા પાડવામાં આવે છે પરંતુ ગ્રાહકોના વર્તનમાં ફેરફાર પણ સેટેલાઇટ રેડિયોની જેમ વધારે છે અને પછી આપણને થોડા લાભો પૂરા પાડવામાં આવે છે પરંતુ જરૂરી ગ્રાહક વર્તનમાં ફેરફાર પણ ઓછો છે તે મેકડોનાલ્ડ્સ શાકાહારી મેનૂની જેમ સરળ વેચાય છે આપણે આપેલા લાભો પર ધ્યાન આપવું જોઈએ જે વિશાળ છે અને ગ્રાહકોના વર્તનમાં ફેરફાર નવી સર્વિસ માટે બજારમાં હિટ બનવા માટે પ્રમાણમાં નાનો હોવો જરૂરી છે આગળ આપણે નવા સર્વિસ વિકાસના તબક્કાઓ જોઈએ પ્રોફેસર ઝેથમલ બિટનર ગ્રેમીયર અને પંડિતે 2008 માં સર્વિસ માર્કેટિંગ નામના તેમના પુસ્તકમાં વિવિધ સ્રોતોમાંથી નવી સર્વિસ વિકાસના તબક્કા પ્રકાશિત કર્યા હતા તબક્કાઓ નીચેની આકૃતિમાં છે આ તબક્કાઓ નીચેના ફકરામાં કેટલીક વિગતવાર ચર્ચા કરવામાં આવી છે તો તબક્કાઓ શું છે એક ફ્રન્ટ એન્ડ પ્લાનિંગ અને બીજું અમલીકરણ છે ફ્રન્ટ એન્ડ પ્લાનિંગ એ પ્રથમ બિઝનેસ સ્ટ્રેટેજી રિવ્યૂ છે પછી નવી સર્વિસ સ્ટ્રેટેજી ડેવલપ કરવી પછી આવે છે આઈડિયા જનરેશન આ તબક્કે વિચારોની નવી સર્વિસ વ્યૂહરચના ફરીથી સ્ક્રીનીંગ કરવામાં આવે છે અને જો તે પાસ થાય તો ઠીક છે તો અમે ચોથા તબક્કામાં જઈએ છીએ નહિંતર વિચાર માંડી વાળી છીએ પછી ખ્યાલ વિકાસ અને મૂલ્યાંકન કરવામાં આવે છે ખ્યાલ ગ્રાહકો અને કર્મચારીઓ સાથે ચકાસવામાં આવે છે અને જો તે પરીક્ષા પાસ કરે છે તો અમે આ પાંચમા તબક્કામાં જઈએ છીએ અન્યથા અમે વિચાર છોડી દઈએ છીએ પછી શક્યતા અને નફાકારકતાની કસોટી સાથે પાંચમા તબક્કામાં બિઝનેસ કેસ વિકસાવવા આવે છે અને ફરીથી અમે તે જ કરીએ છીએ કે જો તે શક્યતા અને નફાકારકતાની કસોટીમાં પાસ ન થાય તો અમે તેને છોડી દઈએ છીએ અન્યથા અમે અમલીકરણના છઠ્ઠો તબક્કાઓ ચાલુ રાખીએ છીએ હવે આ તબક્કે સર્વિસ ડેવલપમેન્ટ અને ટેસ્ટિંગ કરવામાં આવે છે અમે સર્વિસ પ્રોટોટાઇપ ટેસ્ટ કરીએ છીએ અને જો તે નિષ્ફળ જાય તો અમે ડ્રોપ કરીએ છીએ અને અમે માર્કેટ ટેસ્ટિંગમાં જઈએ છીએ અને અમે સર્વિસ અને મિક્સ એલિમેન્ટ્સનું પરીક્ષણ કરીએ છીએ અને જો તે પાસ થાય તો અમે આ સ્ટેજ 8 માં જઈએ અન્યથા અમે તેને છોડી દઈએ છીએ આ તબક્કે 8 અમે વ્યાપારીકરણ કરીએ છીએ અને પગલું 9 અમે પરિચય પછી મૂલ્યાંકન કરીએ છીએ તમે જે પ્રારંભિક તબક્કાઓ જાણો છો તેમાં અમે શા માટે છોડી દેવા માગીએ છીએ તમે વિચારી શકો છો કે ચાલો આપણે પ્રારંભિક તબક્કાઓ પસાર કરીએ અને પછીથી અમે હંમેશા નિર્ણય લઈ શકીએ કે શું સર્વિસ છોડી દેવી પરંતુ મુદ્દો એ છે કે જેમ તમે સર્વિસ ડેવલપમેન્ટ પાથવે સાથે આગળ વધો છો પછીથી તમે સર્વિસને વધુ પડતી છોડો છો તેમાં ખર્ચનો સમાવેશ થાય છે જે ડ્રેઇન કરવામાં આવ્યું હતું બીજી બાજુ આપણે જે સર્વીસ આઇડિયા નો વિકાસ કરી રહ્યા છીએ જો તે ચાલે એમ ના હોય તો વહેલી તકે તે સર્વિસ ને છોડી દેવી જોઈએ એવી સર્વિસ કે જે સફળ જ નથી થવાની તેને વ્યાપારીકરણ ના તબક્કા સુધી લઈ જ ના જવી જોઈએ હવે અમે વ્યાપાર વ્યૂહરચના સમીક્ષાથી શરૂ થતા દરેક તબક્કાનું વર્ણન કરીએ છીએ આ તબક્કે આપણે અમારી કંપની નું દૂરંદેશીપણું મિશન મૂલ્યો અને વ્યૂહાત્મક અભિગમની સમીક્ષા કરવી જોઈએ અને સમજવી જોઈએ માલ પરિવહનની દ્રષ્ટિ જે કાર્ગો સર્વિસ છે તે કુરિયર સર્વિસ છે તે મેઇલ પરિવહનની દ્રષ્ટિથી અલગ હશે 1997 માં માઇકલ ટ્રેસી અને ફ્રેડ વિયરસેમાએ 3 મૂલ્યની શાખાઓ વિશે લખ્યું છે જેમાંથી કંપનીઓએ પસંદ કરવું આવશ્યક છે આમાં કાર્યરત ઉત્તમ પેઢીનો સમાવેશ થાય છે જે કાર્યક્ષમ છે અને ગ્રાહકના સૌથી ઓછા ખર્ચે સર્વિસ પહોંચાડે છે પ્રોડક્ટ સર્વિસ લીડર જે એક મજબૂત બ્રાન્ડ હેઠળ નવીન સર્વિસ ઓફર કરે છે ગ્રાહકનું ઘનિષ્ઠ પેઢી જે ગ્રાહકોનું ધ્યાન અને ગ્રાહક સર્વિસ માં શ્રેષ્ઠ છે આગળ આપણે વ્યૂહાત્મક અભિગમને સમજવું જોઈએ કે જે અમારી કંપનીએ બજારમાં વિસ્તૃત કરવાનું નક્કી કર્યું છે વ્યૂહરચના અનિવાર્યપણે વ્યવસાયિક લક્ષ્યો સુધી પહોંચવા માટેનું એક સાધન છે જે અમારી કંપનીએ પોતે નક્કી કર્યું છે સામાન્ય વ્યૂહરચના બજારમાં સંચાલન અને અસ્તિત્વ માટે રમત યોજનાઓ છે માઈકલ પોર્ટે 1980 માં લગભગ 3 સામાન્ય વ્યૂહરચના લખી છે આ કોટ નેતૃત્વ વ્યૂહરચના છે જે સર્વિસ નો સૌથી ઓછો ખર્ચ પ્રદાતા બની રહી છે બીજી એક તફાવત વ્યૂહરચના છે અહીં અમે ગ્રાહકોને લાભોનો અનન્ય સમૂહ પ્રદાન કરીએ છીએ જે અમારા સ્પર્ધકો દ્વારા આપવામાં આવતો નથી અને ત્રીજું ધ્યાન કેન્દ્રિત વ્યૂહરચના છે જે વિશિષ્ટ અથવા સાંકડી બજાર સેગમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને તેની સર્વિસ ની ઓફર દ્વારા તે સેગમેન્ટની જરૂરિયાતો પૂરી કરે છે આ તમામ વ્યવસાય વ્યૂહરચના સમીક્ષાનો એક ભાગ છે પછી અમે બીજા તબક્કામાં જઈએ છીએ જે નવી સર્વિસ વ્યૂહરચના વિકસાવી રહી છે આપણે તે વ્યૂહરચના નક્કી કરવી જોઈએ કે જે અમારી કંપની બજારમાં વૃદ્ધિ કરવા માંગે છે અને તે દિશામાં નવી સર્વિસ ના વિકાસને ગોઠવે છે તેમાં સઘન વૃદ્ધિ સંકલિત વૃદ્ધિ અને વૈવિધ્યકરણનો સમાવેશ થાય છે સઘન વૃદ્ધિ માટે કંપની વર્તમાન બજારમાં તેની વર્તમાન સર્વિસ માટે બજારહિસ્સો વધારવા અથવા વર્તમાન બજારોમાં નવી સર્વિસ વિકસાવવા અને શરૂ કરવા અથવા વર્તમાન સર્વિસ ને નવા બજારોમાં લઈ જવા માટે પ્રયત્ન કરશે આ વ્યૂહરચના 1965 માં પ્રોફેસર H Ansoff દ્વારા પ્રકાશિત મેટ્રિક્સમાં દર્શાવવામાં આવી છે તો Ansoff દ્વારા આ ચતુર્થાંશ આકૃતિમાં તમે જુઓ કે નવી અથવા વર્તમાન સર્વિસ છે અને નવા વર્તમાન બજારો છે અને જ્યારે વર્તમાન બજારોમાં વર્તમાન સર્વિસ પૂરી પાડવામાં આવે છે ત્યારે તમે બજારહિસ્સો વધારવાનું વલણ ધરાવો છો તમે બજારમાં પ્રવેશ કરો છો અને તમે બજારમાં વધુ સંખ્યામાં લોકોને સમાન સર્વિસ પહોંચાડવાનો પ્રયાસ કરો છો આપણે એ કરવાનું છે કે કિંમતો ઓછી કરવી જેથી તે બજારમાં મોટાભાગના લોકો આકર્ષાય અથવા પોસાય તેમ બને અને તેઓ સર્વિસ ખરીદવા આવે સર્વિસ નવા બજારોમાં લઈ જવાની છે તો આ વર્તમાન સર્વિસ છે અને તમે નવા બજારોમાં જાઓ અથવા તો નવા માર્કેટ સેગમેન્ટ્સ અને માર્કેટ સેગમેન્ટના નવા જૂથો અને પછી તમે તે બજારોને શિક્ષણ વગેરેમાં સર્વિસ વિશે વિકસાવો અને નવા બજારોમાં વર્તમાન સર્વિસ પહોંચાડો ત્રીજી સઘન વ્યૂહરચના વર્તમાન બજારોમાં નવી સર્વિસ પૂરી પાડવાની છે વર્તમાન બજારોમાં તમે હવે બજારને સારી રીતે જાણો છો તમે જાણો છો કે સર્વિસ કોના માટે ખરીદવા જઈ રહ્યા છે જેના માટે તે સસ્તું હશે સર્વિસ અને તે બધી વસ્તુઓનો ઉપયોગ કોણ કરવા માગે છે અને તમે આ બજારો માટે નવી સર્વિસ વિકસાવશો અને છેલ્લે તમે નવા બજારમાં નવી સર્વિસ વિકાસ માટે જાઓ છો અને તે વૈવિધ્યકરણનો એક ભાગ છે જ્યારે આ 3 ચતુર્થાંશ સઘન વૃદ્ધિ ચતુર્થાંશ છે ચોથો ચતુર્થાંશ વિવિધતા છે અને સઘન માર્કેટિંગ વ્યૂહરચનાનો ભાગ નથી અને તે કૌંસમાં આપવામાં આવે છે એક કંપની ઓપરેશનની શૈલી બદલીને અને ઉદાહરણ તરીકે ગ્રાહકોની આત્મીયતા વધારીને તેનો બજાર હિસ્સો વધારી શકે છે સામાન્ય રીતે સર્વિસ વ્યવસાયો તેમની વર્તમાન સર્વિસ ને નવા બજારોમાં લઈ જઈને વધવાનું પસંદ કરે છે તે નવા દેશો અને શહેરો છે અને નવા બજારમાં ગ્રાહકોની પસંદગી પ્રમાણે ઓફરને અનુકૂળ કરે છે જેમ આપણે અગાઉ ચર્ચા કરી છે કે મેકડોનાલ્ડ્સ અમેરિકાના બજારમાં આવ્યા હતા તે જ પ્રસ્તાવો સાથે ભારત આવ્યા હતા પરંતુ ધીરે ધીરે તેઓ મેકડોનાલ્ડ્સ સાથે ગ્રાહકોની વિવિધ ક્રિયાપ્રતિક્રિયાને કારણે ગ્રાહકે કહ્યું કે તેઓ મેકડોનાલ્ડ્સમાંથી કોઈપણ ખોરાક લેવાનું પસંદ કરતા નથી જે પશુ તેલ અથવા માંસાહારી તેલમાં તળેલું હતું અને મેકડોનાલ્ડે શાકાહારી ખોરાક આપવો પડે છે જે ફક્ત શાકાહારી તેલથી બનાવવામાં આવ્યા હતા તે રીતે મેકડોનાલ્ડસે સંસ્કૃતિની જરૂરિયાતો અનુસાર તેમની સર્વિસ ને બદલી અથવા અનુકૂલિત કરે છે તમે જોયું હશે કે કેવી રીતે મેકડોનાલ્ડે ભારતના વિવિધ શહેરોમાં એક પછી એક તેના આઉટલેટ ખોલ્યા બીજી બાજુ ભારતમાં પોસ્ટ ઓફિસોએ તે જ બજારોમાં ફિક્સ્ડ ડિપોઝિટ સર્વિસ અને પાસપોર્ટ સંબંધિત સર્વિસ પૂરી પાડવાનું શરૂ કર્યું જ્યાં તેઓ ટપાલ સર્વિસ આપતા હતા તેવી જ રીતે ગ્રાહકનો એજન્ટ શહેરમાં જ્યાં તેઓ સ્થિત છે ત્યાં કુરિયર સર્વિસ શરૂ કરી શકે છે હાલના બજારોમાં નવી સર્વિસ આપીને તેમનો વ્યવસાય વધારવાના ઉદાહરણ તરીકે છે સંકલિત વૃદ્ધિ માટે કંપની એરલાઇન્સ માટે કેટરિંગ સર્વિસ જેવી પૂરક સર્વિસ પહોંચાડવા માટે સંયુક્ત સાહસો અથવા અન્ય કંપનીઓ સાથે જોડાણ કરશે તે અન્ય કંપનીઓ ખરીદવા અથવા તેમની સાથે મર્જ કરવાનું પણ પસંદ કરી શકે છે વૈવિધ્યકરણ વ્યૂહરચના હેઠળ કંપની નવા બજારોમાં નવી સર્વિસ વિકસાવે છે અને શરૂ કરે છે આ પગલું જોખમી છે કારણ કે કંપનીને નવા બજારમાં નવી સર્વિસ નો અગાઉનો અનુભવ નથી જો કે એકવાર વૃદ્ધિની સઘન અને સંકલિત પદ્ધતિઓ સમાપ્ત થઈ જાય પછી વ્યવસાય પાસે તેના વ્યવસાયને નવી સર્વિસ અને નવા બજારોમાં વૈવિધ્યીકરણ કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ રહેશે નહીં અમારી કંપનીના ઉપરોક્ત વ્યૂહાત્મક અભિગમ વિશેનું જ્ઞાન અમને નવી સર્વિસ વ્યૂહરચના ઘડવામાં મદદ કરશે અમે હવે નવી સર્વિસ વ્યૂહરચના સાથે સંરેખણમાં નવી સર્વિસ વિકાસ પ્રક્રિયા શરૂ કરી શકીએ છીએ ત્રીજો તબક્કો વિચાર પેદા કરવાનો છે અગાઉના આકૃતિમાં દર્શાવ્યા મુજબ નવી સર્વિસ વિકાસનો ત્રીજો તબક્કો વિચાર નિર્માણનો છે આ તબક્કે અમારી કંપનીમાં ઓપચારિક વિભાગની સ્થાપના કરવાની જરૂર છે આ તબક્કાની પ્રવૃત્તિઓમાં ગ્રાહકો સાથે વિચાર વિમર્શ અને ફોકસ ગ્રુપ ડિસ્કશન જેવી આઇડિયા જનરેશન એક્સરસાઇઝ ગ્રાહકોને જુદી જુદી પરિસ્થિતિઓનું નિરીક્ષણ જેમાં તેઓ સમાન અથવા વૈકલ્પિક સર્વિસ દ્વારા સમાન લાભ મેળવે છે અને સ્પર્ધકો દ્વારા પૂરી પાડવામાં આવતી સર્વિસ વિશે શીખવાનો સમાવેશ થાય છે કંપનીએ તેમના કર્મચારીઓના સૂચનો આકર્ષવા માટે સૂચન બોક્સ અને સંસ્થા સૂચન પુરસ્કાર યોજનાઓ પણ મૂકવી આવશ્યક છે ગ્રાહકોને સાંભળવું એ વિચારો પ્રાપ્ત કરવાની શ્રેષ્ઠ રીત છે માત્ર વર્તમાન સર્વિસ ઓફર કરવામાં સુધારા માટે જ નહીં પણ સંપૂર્ણપણે નવી સર્વિસ માટે પણ આ વિચાર નવી સર્વિસ વ્યૂહરચના સાથે સંરેખિત થવો જોઈએ અન્યથા વિચારને પડતો મૂકવો જોઈએ ગ્રાહકો સર્વિસ માંથી જે લાભ મેળવવા ઈચ્છુક છે તેના સંભવિત બજારને લગતા પ્રારંભિક મૂલ્યાંકનમાંથી પસાર થવું જોઈએ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે દરેક વિચારને વિકસાવવા માટે આ બિંદુથી રોકાણનું પ્રમાણ ઝડપથી વધવાનું શરૂ થાય છે જ્યાં સુધી વિચારની સ્પષ્ટ સંભાવના ન હોય ત્યાં સુધી તેને છોડી દેવી જોઈએ નહીં તો કંપનીને વધુ નુકસાનનો સામનો કરવો પડશે જો આ વિચારને વધુ વિકસિત કરવાની મંજૂરી આપવામાં આવે અને શક્યતાના અભાવે પછીના તબક્કે તેને છોડી દેવામાં આવે આગળ આપણે ચોથા તબક્કામાં આવીએ છીએ જે સર્વિસ ખ્યાલ વિકાસ છે એક ખ્યાલ જે વ્યવહારુ અને નફાકારક લાગે છે તે સર્વિસ ખ્યાલના વિકાસ માટે લેવામાં આવે છે સર્વિસ ખ્યાલ એ સર્વિસ નું વર્ણન છે જે તે ગ્રાહકોને પ્રદાન કરશે તે મૂલ્ય સર્વિસ નું સ્વરૂપ અને કાર્ય ગ્રાહક સર્વિસ માંથી પ્રાપ્ત કરે તેવી શક્યતાનો પ્રકાર અને સ્તર અને સર્વિસ નું પરિણામ મળશે ગ્રાહકો સર્વિસ કર્મચારીઓ સર્વિસ મેનેજર્સ સપ્લાયર અને અન્ય પ્રોફેશનલ્સને સામેલ કરીને આ ખ્યાલ વિકસી રહ્યો છે કે તે બિલકુલ સ્વીકાર્ય છે અને દરેક જણ સહમત છે કે તે ગ્રાહકને ખૂબ જરૂરી લાભો આપે તેવી શક્યતા છે સર્વિસ ના ખ્યાલ વિશે વધુ વિગતો ભવિષ્યના પાઠમાં ચર્ચા કરવામાં આવી છે સર્વિસ ખ્યાલ ગ્રાહકો અને કર્મચારીઓ સાથે ચકાસવામાં આવે છે અને હાલની વૈકલ્પિક પદ્ધતિઓની સરખામણીમાં ગ્રાહકોને નોંધપાત્ર લાભ આપવાનું ન મળે તો તે છોડી દેવામાં આવે છે જેના દ્વારા ગ્રાહકો તેમની જરૂરિયાત સંતોષી શકે છે નીચેની આકૃતિમાં વિસ્તૃત રીતે આ તબક્કે સર્વિસ ની બ્લુપ્રિન્ટ પણ દોરવામાં આવી શકે છે બ્લુપ્રિન્ટ સર્વિસ પ્રક્રિયાને રજૂ કરવામાં અને ગ્રાહકોને સર્વિસ પહોંચાડવામાં સામેલ વિવિધ ખર્ચનો અંદાજ કાઢવામાં મદદ કરશે આ સર્વિસ વ્યવસાયની નફાકારકતાનો અંદાજ નીકાળવવામાં અને નીચેના વિભાગમાં ચર્ચા મુજબ વ્યવસાય કેસ વિકસાવવામાં મદદ કરશે બ્લુપ્રિન્ટમાં અમે આ બ્લુપ્રિન્ટની વધુ વિગતવાર ચર્ચા કરીશું પરંતુ મને હમણાં જ બ્લુપ્રિન્ટ શું છે તેના વિશે કેટલાક સ્કેચી વિચારો આવ્યા છે તમે જુઓ છો કે ભૌતિક પુરાવા ગ્રાહક ક્રિયાઓ ક્રિયાપ્રતિક્રિયાની લાઇન સ્ટેજ પર સંપર્ક વ્યક્તિ દૃશ્યતા રેખા બેકસ્ટેજ સંપર્ક વ્યક્તિ આંતરિક ક્રિયાપ્રતિક્રિયાની લાઇન અને સહાયક પ્રક્રિયાઓ છે આ વિવિધ લાઇનો છે જેમાં સર્વિસ પૂરી પાડવામાં આવી રહી છે ભૌતિક પુરાવા પર તમે સામાન્ય રેસ્ટોરન્ટ સર્વિસ માટે આ પ્રવેશ દ્વાર રેસ્ટોરન્ટનું આંતરિક ભાગ ટેબલ ટોપ મેનૂ અને અન્ય વસ્તુઓ જુઓ છો ગ્રાહક જે રાજા છે તે ચોક્કસ ક્રિયા કરે છે જે રેસ્ટોરન્ટમાં આવે છે બેસે છે ખોરાક માટે ઓર્ડર આપે છે રાહ જોય છે ખોરાક ખાય છે હાથ ધોવે છે બિલ મેળવે છે પૈસા ચૂકવવી ને નીકળી જાય છે પછી અમારી પાસે ઓન સ્ટેજ સંપર્ક વ્યક્તિ છે જે રાહ જોવાની અને ગ્રાહકને પાણી અને મેનૂ આપવા માટે ટેબલ સૂચવવા ખોરાક આપવા બિલ આપવા વ્યવહાર કરવા અને ગ્રાહકનો આભાર માનવા માટે ટેબલ સૂચવે છે પછી અમારી પાસે બેકસ્ટેજ સંપર્ક વ્યક્તિ છે જે ઓર્ડર લે છે અને ખોરાક પહોંચાડે છે અને સહાય પ્રક્રિયાઓ જે ખોરાક તૈયાર કરે છે અને બિલ તૈયાર કરે છે હવે આ 3 રેખાઓ છે એક ગ્રાહક અને ઓન સ્ટેજ સંપર્ક વ્યક્તિ વચ્ચે ક્રિયાપ્રતિક્રિયાની રેખા છે અને પછી ત્યાં દૃશ્યતાની રેખા છે જેની બહાર ગ્રાહક જોઈ શકતો નથી ઘણી બેક સ્ટેજ ઇવેન્ટ્સ થાય છે અને ત્યાં બેકસ્ટેજ કોન્ટેક્ટ પર્સન હોય છે જે ફ્રન્ટ સ્ટેજ પરથી ઓર્ડર લઈને લોકોનો સંપર્ક કરે છે અને તેમને સામાન વસ્તુ અને સર્વિસ પહોંચાડે છે પછી ત્યાં એક સપોર્ટ પ્રક્રિયાઓ છે જે આંતરિક ક્રિયાપ્રતિક્રિયાની લાઇન છે સપોર્ટ પ્રક્રિયાઓની મદદથી ગ્રાહકોને જરૂરિયાતો ને પૂરી કરવામાં આવે છે અહીં આપણે જોયું કે સ્ટેજ ગ્રાહક વ્યક્તિ શુભેચ્છા આપે છે અને ટેબલ સૂચવે છે મેનુ અને પાણી આપે છે ઓર્ડર લે છે અને પછી તે ખોરાકની તૈયારીમાં જાય છે અને ખોરાક પહોંચાડવામાં આવે છે હવે ગ્રાહક અને સંપર્ક વ્યક્તિ વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાની રેખા પર તમે જુઓ છો ત્યાં ડબલ માથાવાળા તીર છે અને જ્યાં પણ તીર ક્રિયાપ્રતિક્રિયાની રેખાને પાર કરે છે ત્યાં આ બિંદુઓ છે આ બિંદુઓ સત્યની ક્ષણો છે કારણ કે આ બિંદુઓ છે જ્યાં ગ્રાહક ઓન સ્ટેજ સંપર્ક વ્યક્તિ સાથે સંપર્ક કરે છે ગ્રાહક ઓન સ્ટેજ સંપર્ક વ્યક્તિ અને વૃદ્ધિની આ બધી ક્ષણોથી સંતુષ્ટ હોવા જોઈએ એટલે કે જ્યાં પણ આ બિંદુઓ છે તો આ ટૂંકમાં રેસ્ટોરન્ટની બ્લુપ્રિન્ટ 2259 સર્વિસ છે અમે આ બરછટ પછી આ જૂથની ચર્ચા કરીશું પછી અમે સ્ટેજ 5 પર આવીએ છીએ જે બિઝનેસ કેસ વિકસાવવાનો છે સર્વિસ કોન્સેપ્ટ પછી માર્કેટિંગ ટેક્નિકલ અને આર્થિક શક્યતા માટે ચકાસાયેલ છે જેમ કે અગાઉના પાઠમાં ચર્ચા કરવામાં આવી હતી તે સુનિશ્ચિત છે કે ગ્રાહકોને સ્વીકાર્ય રીતે સર્વિસ પહોંચાડવાનું શક્ય બનશે ગ્રાહકો સર્વિસ ખરીદવા માટે તૈયાર છે અને રોકાણ પર 3 વર્ષનું વળતર અથવા પ્રવર્તમાન બેંક વ્યાજ દર કરતા વધારે હોય તેવા મૂડી પર વળતર સાથે સર્વિસ નફાકારક રહે છે જો સર્વિસ નફાકારક નથી લાગતી તો તેને ખ્યાલને વધુ વિકસાવવામાં કોઈ વધુ ખર્ચ કર્યા વિના છોડી દેવી જોઈએ નફાકારક વ્યવસાય કેસ પછીના તબક્કામાં મેનેજમેન્ટ અને શેરધારકો અને રોકાણકારોના પ્રતિનિધિઓની મંજૂરી માટે વિકસાવવામાં આવે છે જે છઠ્ઠા તબક્કામાં છે છઠ્ઠો તબક્કો સર્વિસ વિકાસ અને પરીક્ષણનો તબક્કો છે એકવાર સર્વિસ માટેનો વ્યવસાય કેસ મંજૂર થઈ જાય તે વાસ્તવિક સર્વિસ ના વિકાસ માટે લેવામાં આવે છે સર્વિસ ની બ્લુપ્રિન્ટ વધુ વિકસિત કરવામાં આવી છે અને સર્વિસ પ્રોટોટાઇપ વાસ્તવિક ગ્રાહકો સાથે ચકાસાયેલ છે ઉદાહરણ તરીકે બેન્ક પરીક્ષણ સમયગાળા માટે વર્તમાન શાખાઓનું પુનર્ગઠન કરીને અને નવા વિચારના ફાયદાઓ વિશે વાસ્તવિક ગ્રાહકો પાસેથી માહિતીનું નિરીક્ષણ અને એકત્રિત કરીને નવા વિચારોનું પરીક્ષણ કરી શકે છે એક બેંકે શોધી કાઢ્યું કે સીએનએન ચેનલ સાથે ટીવી સ્થાપિત કરવાથી ગ્રાહકો માટે રાહ જોવાનો સમય ઓછો થયો અને પછી મોટી શાખાઓમાં અમલીકરણ માટે તે લેવામાં આવ્યું આ રીતે તમામ નવા ખ્યાલોનું પરીક્ષણ કરવામાં આવે છે અને તે વિચારો કે જે ગ્રાહકોને નોંધપાત્ર લાભ આપતા નથી તે તાત્કાલિક છોડી દેવામાં આવે છે અમે સાતમા તબક્કામાં જઈએ છીએ એટલે કે બજાર પરીક્ષણ એકવાર સર્વિસ પ્રોટોટાઇપ્સનું પરીક્ષણ કરવામાં આવે તે પાઇલટ પરીક્ષણ માટે એકસાથે મૂકવામાં આવે છે વૈકલ્પિક માર્કેટિંગ મિશ્રણ તત્વો અથવા 7Ps વિકલ્પો આ તબક્કે ચકાસવામાં આવે છે શરૂઆતમાં સંસ્થાના કર્મચારીઓને પાયલોટ સર્વિસ આપવામાં આવે છે અને તેમના પ્રતિસાદ એકત્રિત કરવામાં આવે છે પછી મેળવેલા પ્રતિસાદ અનુસાર સર્વિસ ને સુધારવામાં આવે છે અને ટૂંકા ગાળા માટે વાસ્તવિક ગ્રાહકોને ઓફર કરવામાં આવે છે અને તેમના પ્રતિસાદ એકત્રિત કરવામાં આવે છે સર્વિસ માં વધુ ફેરફાર કરવા અને કોઈપણ સુધારા લખવા માટે પ્રતિસાદનું વિશ્લેષણ કરવામાં આવે છે જો સર્વિસ બજાર પરીક્ષણ તબક્કામાંથી પસાર થાય છે અને એવું જાણવા મળે છે કે ગ્રાહકો નવી સર્વિસ માટે ઉત્સાહી છે અને સર્વિસ નફો પેદા કરવાનો અંદાજ છે સર્વિસ વિકાસને આગળના તબક્કામાં લઈ જવામાં આવે છે પછી સ્ટેજ 8 પર આવો જે વ્યાપારીકરણ છે નવી સર્વિસ શરૂ કરવાની યોજના તૈયાર કરવામાં આવે છે તે સામાન્ય રીતે તબક્કાવાર રીતે ઓછામાં ઓછા જોખમી બજાર સુધી ખોલીને અને જો પ્રતિસાદ અનુકૂળ હોય તો તેને ઝડપથી અન્ય બજારોમાં ફેલાવીને રોલ આઉટ કરવામાં આવે છે વ્યાપારીકરણમાં 2 મહત્વના ઉદ્દેશો છે પ્રથમ ઉદ્દેશ મોટી સંખ્યામાં સર્વિસ કર્મચારીઓનો ટેકો મેળવવાનો છે જેઓ સર્વિસ આપવા જઈ રહ્યા છે આ તબક્કે નવી સર્વિસ સંસ્થાના કર્મચારીઓને નવી સ્માર્ટ ઓફર તરીકે વેચવામાં આવે છે જે સંસ્થા માટે નફો અને બોનસ પેદા કરે છે બીજો ઉદ્દેશ ગ્રાહક ખરીદી અને સર્વિસ નો ઉપયોગ કરે છે તે સમયગાળા દરમિયાન સર્વિસ નું નિરીક્ષણ કરવાનો છે સત્યની ક્ષણે દરેક ક્રિયાપ્રતિક્રિયા અને દરેક વિગત પર નજર રાખવામાં આવે છે અને ગ્રાહકો પાસેથી પ્રતિસાદ એકત્રિત કરવામાં આવે છે કે પછીની જરૂરિયાતો પૂરી થઈ રહી છે કે કેમ શું તેઓ સર્વિસ માંથી લાભ મેળવી રહ્યા છે અને સંતુષ્ટ છે અને તેઓ સર્વિસ માં કયા ફેરફારો કરવા માગે છે એકત્રિત કરેલા પ્રતિસાદના આધારે સર્વિસ માં સતત ફેરફાર કરવામાં આવે છે ભાવ અને અન્ય માર્કેટિંગ મિક્સ તત્વો સાથે ગ્રાહકનો આરામ સર્વિસ મેનેજર દ્વારા સંપૂર્ણ રીતે સુનિશ્ચિત કરવામાં આવે છે અને ગોઠવણ અને સુધારાઓ સતત કરવામાં આવે છે જેથી ગ્રાહકને સર્વિસ ખરીદવાની અનિવાર્ય જરૂરિયાત લાગે અને છેલ્લો તબક્કો તબક્કો 9 છે જે લોન્ચ પછીના મૂલ્યાંકન વિશે છે સમીક્ષાના પૂર્વનિર્ધારિત સમયગાળા અનુસાર કામગીરી માટે સર્વિસ ની સમીક્ષા કરવામાં આવે છે ગ્રાહકો કર્મચારીઓ બજાર અને સંદર્ભ સમય સાથે બદલાતા રહે છે ઉપરોક્ત પરિમાણોમાં ફેરફારોને અનુરૂપ સર્વિસ માં સમયાંતરે જરૂરી ફેરફારોને પ્રભાવિત કરવું મહત્વપૂર્ણ છે સર્વિસ બ્લુપ્રિન્ટ આ તબક્કે કામમાં આવે છે તે વધુ કાર્યક્ષમતા મેળવવા અને ગ્રાહકોને મળેલા લાભોનો એક ભાગ અને સંસ્થાને તેનો ભાગ આપવા માટે વૈકલ્પિક માર્ગો માટે પણ તપાસવામાં આવે છે ગ્રાહકો અને કર્મચારીઓને નવી સર્વિસ માટે નવા વિચારો માટે વિનંતી કરવામાં આવે છે ગ્રાહક અને કર્મચારીઓને નવી સર્વિસ માટે નવા વિચારો માટે વિનંતી કરવામાં આવે છે અને તે ગ્રાહકોને નવીનતમ પ્રદાન કરવા માટે સક્ષમ છે અને બજારમાં સ્પર્ધકોથી આગળ રહેવા માટે સમાવિષ્ટ છે આ પાઠમાં તે બધું હતું મને આશા છે કે આ મદદ કરશે